નમસ્તે અને સ્વાગત છે સિક્યોર સિસ્ટમ્સ એન્જિનિયરિંગ કોર્સના આ વિડિઓ પ્રવચનમાં આ વિડિઓ વ્યાખ્યાનમાં આપણે ફાન્સી તરીકે ઓળખાતી એક વિશેષ તકનીક તરફ ધ્યાન આપીશું જે હાર્ડવેર ડિઝાઇનમાં ઉપયોગમાં લેવામાં આવતી આઈપી ની અંદરની જગ્યાઓ ઓળખવા માટે ઉપયોગમાં લેવામાં આવતી એક તકનીક છે જેમાં સંભવતરૂપે તેમાં હાર્ડવેર ટ્રોજન હોઈ શકે છે તો આ પેપર "ફાન્સી આઈડેન્ટીફિકેશન ઓફ સ્ટૅલધી મેલિસીયસ લોજિક તરીકે ઓળખવામાં આવે છે તેથી આ વિડિઓમાં ઉપયોગમાં લેવામાં આવતી કેટલીક સ્લાઇડ્સ એડમ વોક્સમેન ની સીસીએસ ચર્ચાથી લેવામાં આવી છે એડમ વોક્સમેન પ્રકાશિત થયેલા આ પેપરના પ્રથમ લેખક છે તો છેલ્લા વિડિઓ પ્રવચનમાં આપણે જે જોયું હતું તે હતું કે સમગ્ર ડિઝાઇન અને હાર્ડવેર આઈસી ના નિર્માણ અને ઉત્પાદન ચક્ર દરમ્યાન ઘણા બધા તબક્કાઓ હોઈ શકે છે જેના દ્વારા ડિઝાઇનમાં હાર્ડવેર ટ્રોજન દાખલ કરી શકાય છે તો આપણે ખરેખર આ ચોક્કસ સ્લાઇડ તરફ ધ્યાન આપ્યું હતું જેમાં આપણે ચર્ચા કરી હતી કે આ સમગ્ર ડિઝાઇન પ્રવાહમાં એકમાત્ર વિશ્વસનીય ઘટકો સ્પષ્ટીકરણ ના સમયે છે અને ડિવાઇસ ફેબ્રિકેટેડ કર્યા પછી એક પેકેજડ પરીક્ષણ છે જે કરવામાં આવે છે અને તેનું નિરીક્ષણ કરવામાં આવે છે તો આ IC ડિઝાઇન ચક્ર દરમ્યાન દરેક અન્ય તબક્કો સંભવિત સ્થળ હોઈ શકે છે જ્યાં ટ્રોજન દાખલ કરી શકાય છે આ ચર્ચામાં આપણે ટ્રોજન પર નજર કરીશું જે થર્ડ પાર્ટી આઈપી કોર માં સંભવિત રીતે શામેલ થઈ શકે સામાન્ય રીતે જ્યારે કોઈ કંપની હાર્ડવેર આઈસી ડિઝાઇન કરવા માંગે છે ત્યારે તે ખરેખર આઈસી ના દરેક ઘટકને કોડ નથી કરતું પરંતુ તેઓ ચિપ કન્સેપ્ટ પરની સિસ્ટમનો ઉપયોગ કરશે અને ઘણા જુદા જુદા વિક્રેતાઓ પાસેથી આઈપી કોર ખરીદશે અને પછી આ તમામ કોર ને એક ચિપની અંદર એકીકૃત કરશે ઉદાહરણ તરીકે આપણી પાસે એક કંપની છે જે ખરેખર કમ્યુનિકેશન આઈસી ડિઝાઇન કરવા માંગે છે કમ્યુનિકેશન આઈસી માં પ્રોસેસર કોર જેવા ઘણાં ઘટકો હોઈ શકે છે તેમાં DSP Core હોઈ શકે છે તેમાં સિરિયલ પોર્ટ જેવા ઘણા આઇ એકમો હોઈ શકે છે તેમજ અન્ય ઘણા ટ્રાંસીવર્સ હોઈ શકે છે તેમાં ઓડિઓ ઇનપુટ કોડેક્સ વગેરે હોઈ શકે છે તેથી કંપની આ દરેક ઘટકો આઇપી કોર અને સામાન્ય હેતુ પ્રોસેસર માટે IP core કદાચ બીજી કંપની પાસેથી ખરીદશે DSP પ્રોસેસર માટે સીરીયલ પોર્ટ યુએસબી યુ કોડેક જેવા તમામ પેરિફેરલ્સ વિવિધ ઉત્પાદક કંપનીઓ પાસેથી ખરીદવામાં આવશે હવે આ તમામ આઇપી કોરો ડિઝાઇનમાં એકીકૃત કરવામાં આવશે અને ત્યારબાદ આઈસી તૈયાર કરવા માટે વપરાય છે આ ખરેખર કરવામાં આવવાનું કારણ તે છે કે તે વિકાસના સમયને ખૂબ જ ઘટાડે છે કારણ કે હવે આ કંપની દ્વારા જે તે જરૂરી છે તે વિવિધ આઇપી કોરોને આવશ્યક રૂપે એકીકૃત કરવા માટે છે જે ખરીદવામાં આવે છે ઉપરાંત વિકાસની આ તકનીક પણ ખર્ચમાં તીવ્ર ઘટાડો કરે છે કારણ કે તે આઇસીમાં વપરાયેલ દરેક ઘટકને વિકસાવવા માટે કંપનીને વિકાસકર્તાઓમાં રોકાણ કરવાની જરૂર નહીં પડે તેથી લાંબા ગાળે આઇસી ની રચના માટેની આ પદ્ધતિ વિકાસના સમયને ઘટાડવા તેમજ ખર્ચ ઘટાડવા માટે ખૂબ ફાયદાકારક રહેશે તો આજે આપણે જે જોશું તે એક ખતરો છે કે આમાંના દરેક IP coreઆઇપી કોરમાં હાર્ડવેર ટ્રોજન હોઈ શકે છે તેથી આમાંના દરેક IP cores જુદા જુદા થર્ડ પાર્ટી IP હાઉસથી ડિઝાઇન અથવા ખરીદવામાં આવ્યા છે અને તેમાંથી દરેક સંભવિત રીતે હાર્ડવેર ટ્રોજન દાખલ કરી શકે છે આ થર્ડ પાર્ટી IP core ડિઝાઇન કંપનીઓ પર વિશ્વાસ કરી શકાતો નથી અને તેથી તેઓ તેમાં દૂષિત ટ્રોજન સંભવિત રૂપે હાજર કરી શકે છે હવે જે કંપની ખરેખર આ આઇસી ની રચના કરી રહી છે સંભવિત ટ્રિગર્સ અને હાજર પેલોડ્સ માટેના હજારો આઇપી કોર ની હજારો લીટીઓ સ્કેન કરવી તેમના માટે ખરેખર ખૂબ સરળ રહેશે નહીં એક જટિલ IP coreઆઇપી કોર એચડીએલ કોડ ની હજારો લીટીઓ ની જેમ રન થશે અને આ લીટીઓ નો ખૂબ નાનો સબસેટ સંભવિત રૂપે હાર્ડવેર ટ્રોજન હોઈ શકે છે તેથી ખરેખર કોઈ ચોક્કસ આઈપી નો કોડ જોઈને ખરેખર હાર્ડવેર ટ્રોજનની હાજરી શોધી કાઢવી ખૂબ જ મુશ્કેલ છે FANCI એક સ્વચાલિત માળખું પ્રદાન કરે છે જે આ કોડના ક્ષેત્રો ને પ્રકાશિત કરી શકે છે તે IP કોડની અંદર હાજર સિગ્નલોને ઓળખી શકે છે જે સંભવિત રૂપે એવા ક્ષેત્રમાં હોઈ શકે છે જ્યાં ટ્રોજન શામેલ હોઈ શકે છે આ ફ્રેમવર્કનો સંપૂર્ણ ઉદ્દેશ્ય આ કોડના વિશિષ્ટ પ્રદેશોને જોવા માટે પરીક્ષક ને સહાય કરવા અને જેમાં સંભવિત રીતે હાર્ડવેર ટ્રોજન હોઈ શકે તેવા ક્ષેત્રો માં વધુ નજીકથી જોવા સહાય કરવાનું છે જેમ આપણે પહેલાની વિડિઓમાં ચર્ચા કરી હતી એક વસ્તુ જે દરેક હાર્ડવેર ટ્રોજનની એકદમ લાક્ષણિકતા હતી તે છે કે તે નાનો છે સામાન્ય રીતે આઈસી ની સંપૂર્ણ રચનામાં કોડની કેટલીક લીટીઓ ખૂબ જ ઓછા ક્ષેત્ર પર કબજો કરે છે અને બીજું તે છુપી છે સ્ટૅલધી નો અર્થ છે તે મોટે ભાગે ડિવાઇસ અથવા આઈસી ના સામાન્ય કાર્ય દરમિયાન નિષ્ક્રીય હોય છે તેમજ પરીક્ષણની મોટાભાગની પ્રક્રિયા દરમિયાન ટ્રોજન નિષ્ક્રિય અને બિન ક્રિયાન્વિત હોય છે અને જ્યારે ચોક્કસ ટ્રિગર્સ પ્રાપ્ત થાય છે ત્યારે જ ટ્રોજન સક્રિય થાય છે હવે નાના અને છુપા હોવાની આ બે લાક્ષણિકતાઓ આઈસી ના નિયમિત પરીક્ષણ તબક્કા દરમિયાન ટ્રોજનને શોધવાનું ખૂબ મુશ્કેલ બનાવે છે ખાસ કરીને જ્યારે આઈસી નું પરીક્ષણ કરવામાં આવે છે ત્યારે પરીક્ષણ એલ્ગોરિધમ્સ એવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે કે જેથી ખૂબ ઊંચા કવરેજ પ્રાપ્ત થાય તો આપણી પાસે ખૂબ જ કાર્યક્ષમ પરીક્ષણ અલ્ગોરિધમ્સ છે જે 99 કવરેજને પ્રોત્સાહન આપશે તેનો અર્થ એ છે કે 99 ચિપ ખરેખર આ અલ્ગોરિધમ્સ દ્વારા પરીક્ષણ કરવામાં આવે છે દુર્ભાગ્યવશ બાકીના 1 તે વિસ્તારો છે જે પરીક્ષણ નથી થયેલ તેથી આ ક્ષેત્રમાં હાર્ડવેર ટ્રોજન હાજર હોવાની સંભાવના છે તો આ ચોક્કસ ગ્રાફ બતાવે છે કે કોડની અંદરના વિસ્તારો માટે પરીક્ષણ દરમિયાન પ્રવૃત્તિમાં સ્ટીલ્થ કેવી રીતે બદલાય છે જે પરીક્ષણ દરમિયાન ખૂબ સક્રિય છે આ આઈપી માંના કોડના તે ભાગો બિલકુલ નથી છુપા નથી જેથી સ્ટીલ્થ વધતી જતાં તેઓ આલેખ ના આ ક્ષેત્રમાં આવશે આપણે જે જોઈએ છીએ તે એ છે કે પરીક્ષણના તબક્કા દરમિયાન આ ઘટકોની પ્રવૃત્તિ ઓછી છે અન્ય નિયમિત પરીક્ષણ પદ્ધતિઓથી ફાન્સી ખરેખર જે રીતે જુદી છે તે એ છે કે ફાન્સી આ ખાસ ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરે છે જે સામાન્ય અથવા નિયમિત પરીક્ષણ મિકેનિઝમ્સ ખરેખર પરિપૂર્ણ કરતી નથી ફાન્સી એ એવા ઉપકરણમાં સંકેતોને ઓળખે છે જે ખૂબ જ છુપા હોય છે તેથી આ સંકેતોને ફાન્સી ના આઉટપુટ તરીકે પ્રદાન કરવામાં આવે છે અને તે આ સંકેતો છે જેણે સંભવિત રીતે હાર્ડવેર ટ્રોજનને પકડવું જોઈએ ફાન્સી નો સંપૂર્ણ હેતુ એ છે કે કોઈ ફૉલ્સ નેગેટીવ્સ ન હોય જેનો અર્થ એ છે કે જો કોઈ ઉપકરણમાં હાર્ડવેર ટ્રોજન હાજર હોય તો ફાન્સી તેને શોધી શકશે થોડા ફૉલ્સ નેગેટીવ્સ ઠીક છે તેના બદલે ફૉલ્સ પોઝિટિવ્સ સ્વીકાર્ય છે આનો અર્થ એ છે કે FANCI માટે હાર્ડવેર ટ્રોજન હોવાના થોડા સંકેતોને ફ્લેગ કરવું તે ઠીક છે જ્યારે ખરેખર તેમાં કોઈ ટ્રોજન હાજર નથી તેથી મુખ્ય સિદ્ધાંત કે જેના દ્વારા ફાન્સી એ વિશાળ આઈપી કોડ માં છુપા સિગ્નલોની ઓળખ કરે છે તે કંટ્રોલ મૂલ્યો તરીકે વ્યાખ્યાયિત છે ચાલો કહીએ કે આપણી પાસે અહીં એક વિશિષ્ટ આઈપી કોર છે જે ત્રણ ઇનપુટ્સ A B અને C લે છે અને O નું એક આઉટપુટ પ્રદાન કરે છે તેથી આ હાર્ડવેર ડિઝાઇન માટેનું સત્ય ટેબલ અહીં બતાવ્યા પ્રમાણે છે આપણે જોઈએ છીએ કે આઉટપુટ O તે A B અને C ઇનપુટ્સના આધારે બદલાય છે ફાન્સી આ દરેક ઇનપુટ્સ આઉટપુટ O પર કેટલું તે માપે છે બીજા શબ્દોમાં કહીએ તો ઇનપુટ A આઉટપુટ O ને કેટલું અસર કરે છે અને તે રીતે આગળ પણ તો ચાલો ઉદાહરણ તરીકે લઈએ ઇનપુટ A અને ફાન્સી ખરેખર આપણને 0 of નું મૂલ્ય આપે છે જે દર્શાવે છે કે આઉટપુટ પર એનું નિયંત્રણ 0 5 છે ફાન્સી ખરેખર કેવી રીતે આની ગણતરી કરે છે તે નીચે મુજબ છે તે અહીંના બાકીના ઇનપુટ્સને ઉદાહરણ તરીકે સતત 00 રાખે છે અને પછી A ની કિંમત બદલીને 01 કરે છે અને આઉટપુટ ખરેખર બદલાય છે કે કેમ તે જોશે અહીં તમે જોશો કે જ્યારે B અને C 0 છે તો ઇનપુટ માં ફેરફાર આઉટપુટ O ને પણ અસર કરે છે બીજી બાજુ જો આપણે સત્ય કોષ્ટક ના આ વિશિષ્ટ ભાગને જોઈએ જ્યાં B 0 છે અને C 1 છે તો A માં ફેરફારની આઉટપુટ પર કોઈ અસર નથી તેથી આપણે અહીં જે જોઈએ છીએ તે એ છે કે B અને C ના અમુક મૂલ્યો માટે A આઉટપુટને પ્રભાવિત કરે છે જ્યારે બીજી બાજુ B અને C ના અન્ય મૂલ્યો માટે A આઉટપુટ પર કોઈ પ્રભાવ પાડતો નથી તેથી ફાન્સી ખરેખર શું માપે છે તે સંભાવના છે જેની સાથે આ ઇનપુટ A આઉટપુટને અસર કરે છે તેથી આ ચારમાંથી ઉદાહરણ તરીકે A આમાંથી બે ને અસર કરે છે તેથી આઉટપુટ પર A નું નિયંત્રણ 0 5 છે હવે ઉદાહરણ તરીકે જો આપણે સત્ય ટેબલ ને ફક્ત થોડું બદલીએઆપણે હાર્ડવેર ડિઝાઇનને થોડું બદલીએ તો આપણી પાસે આ હશે અને આપણે અહીં જે જોઈએ છીએ તે એ છે કે A ની કિંમતથી સ્વતંત્ર આઉટપુટમાં કોઈ ફેરફાર થતો નથી ઉદાહરણ તરીકે આપેલ છે કે B અને C બંને 0 છે A માં ફેરફાર કોઈપણ કેસમાં આઉટપુટને અસર કરતું નથી આમ આ કિસ્સામાં આપણે કહીએ છીએ કે A આઉટપુટ O ને અસર કરતું નથી અથવા આપણે એમ પણ કહીએ છીએ કે એ એક અપ્રભાવી ઇનપુટ છે તો ચાલો હવે જોઈએ કે હાર્ડવેર ટ્રોજનમાં ટ્રિગર માટેના નિયંત્રણ મૂલ્યો કેવા દેખાય છે આપણે પહેલાની વિડિઓમાં જોઇ લીધું છે કે સંયુક્ત હાર્ડવેર ટ્રોજન અથવા હાર્ડવેર ટ્રોજન જે ચીટ કોડ દ્વારા ઉદ્દભવે છે તે કંઈક આના જેવું લાગે છે ટ્રિગર અહીં કોઈ ચોક્કસ ઇનપુટની રાહ જોશે અથવા સરનામું 0xDEADBEEF ની બરાબર હોવું જોઈએ તે ખરેખર ટ્રિગરને 1 ની બરાબર સેટ કરશે તેથી જો આપણે સરનામાં માટે સત્ય કોષ્ટક ધ્યાનમાં લઈશું અને તે સરનામું 32 બીટ મૂલ્ય છે એમ માનીને તે કંઈક આના જેવું લાગશે અમારી પાસે સરનામાં A0 થી 32 બિટ્સ છે અહીંથી A31 અને અમારી પાસે ટ્રિગ્રીડ સિગ્નલ છે જે અહીં એકમાત્ર છે તેથી આપણે આમાં જે જોશું તે એ છે કે આ સત્ય ટેબલ માં મોટાભાગની હરોળમાં ટ્રિગરનું 0 બરાબર મૂલ્ય હોય છે જ્યારે A0 થી A31 ના મૂલ્યોમાં આ ચોક્કસ 0xDEADBEEF ઇનપુટ હોય ત્યારે તમારી પાસે ટ્રિગરનું મૂલ્ય 1 હોવું જોઈએ અન્ય તમામ કેસો અથવા ટ્રિગરનું મૂલ્ય 0 હોય છે આમ જો આપણે આ સરનામાંની દરેક લાઇન માટેના નિયંત્રણ મૂલ્યની ગણતરી કરીએ તો આપણને 12 16 નું નિયંત્રણ મૂલ્ય મળશે હવે લાક્ષણિક હાર્ડવેર ટ્રોજનનું આવું નિયંત્રણ હોત અને આ તે છે જે ફાન્સી આઈપી કોડ ને આપેલ રીતે ઓળખવાનો પ્રયત્ન કરે છે આટલું ઓછું નિયંત્રણ મૂલ્ય સૂચવે છે કે આ સંકેતો ખૂબ છુપા છે જે બદલામાં સૂચવે છે કે આ સંકેતોમાં સંભવિત રીતે હાર્ડવેર ટ્રોજન હોઇ શકે છે અથવા બીજા શબ્દોમાં આ સંકેતોમાં સંભવિત રીતે તેમાં રહેલા હાર્ડવેર ટ્રોજન માટે ટ્રિગર હોઈ શકે છે ચાલો મલ્ટિપ્લેક્સરનું બીજું ઉદાહરણ લઈએ આ મલ્ટિપ્લેક્સર 4 થી 1 મલ્ટિપ્લેક્સર છે તે 4 ઇનપુટ્સ A B C અને D લે છે તેની પાસે બે પસંદ કરેલી રેખાઓ S1 અને S2 છે અને તે આઉટપુટ M ના ઇનપુટ્સમાંના એકને મલ્ટિપ્લેક્સ કરે છે તેથી S1 અને s2 ની કિંમત પર આધાર રાખીને ક્યાં તો A B C અથવા D તે M માં ફેરવાઈ જાય છે પહેલાં આપણે ખરેખર આ મલ્ટિપ્લેક્સર માટે સત્ય ટેબલ લખી શકીએ છીએ અને આ દરેક સંકેતો માટેના નિયંત્રણ મૂલ્યની ગણતરી પણ કરી શકીએ છીએ તો ત્યાં કુલ 4 વત્તા 2 એમ 6 ઇનપુટ સંકેતો છે અને આ દરેક ઇનપુટ સિગ્નલ માટે આપણે નિયંત્રણ મૂલ્યની ગણતરી કરી શકીએ છીએ તેથી આ રીતે કમ્પ્યુટિંગ કરીએ છીએ આપણે જોઈએ છીએ કે M પર A નું નિયંત્રણ 32 માંથી 8 છે જેનો અર્થ એ કે 32 A માંથી 8 વખત આઉટપુટ M પર પ્રભાવ પડે છે તેથી આના નિયંત્રણ તરીકે 0 25 ની કિંમતનો ઉપયોગ કરે છે એ જ રીતે આપણે ખરેખર B C D S1 અને S2 નું નિયંત્રણ શોધી શકીએ છીએ અને આ અનુક્રમે 0 25 0 25 અને 0 5 અને 0 5 થાય છે નોંધ લો કે S1 અને S2 માં 0 5 ના નિયંત્રણ મૂલ્યો છે અને અન્ય તમામ ઇનપુટ્સ A B C અને D નું મૂલ્ય 0 25 છે આ મલ્ટીપ્લેક્સરમાં તે ખૂબ સંભવ છે કે તેમાં હાર્ડવેર ટ્રોજન હાજર છે કારણે કે આમાંથી કોઈ સંકેતો ખરેખર છુપા નથી હવે આ મલ્ટિપ્લેક્સરમાં થોડો ફેરફાર કરો આપણે માનીએ છીએ કે હવે ફક્ત બે પસંદ કરેલી લાઈનો જ નથી પરંતુ હકીકતમાં 65 પસંદીદા લાઈનો છે પ્રથમ બે S1 અને S2 છે જે આપણે પહેલાની જેમ જોઇ છે અને તે ઉપરાંત આપણી પાસે 63 છે અન્ય પસંદ કરેલી રેખાઓ જે અહીં તર્ક પર જઈ રહી છે જે 0 અથવા 1 પેદા કરે છે તો ચાલો હવે આપણે દૂષિત મલ્ટીપ્લેક્સરને ધ્યાનમાં લઈએ તો આપણે શું કર્યું તે છે કે આપણે પહેલા 4 થી 1 મલ્ટિપ્લેક્સર લઈ લીધું છે અને આપણે તેમાં ટ્રિગર સર્કિટ ઉમેરી દીધી છે હવે આ ટ્રિગર સર્કિટ આવશ્યકપણે 63 ઇનપુટ્સ લે છે અને આ ટ્રિગરના મૂલ્યના આધારે ત્યાં એક તર્ક છે જે 0 અથવા 1 ને આઉટપુટ કરે છે સામાન્ય રીતે નિષ્ક્રિય મોડમાં અથવા આ તર્કનું આઉટપુટ 0 હશે જેમાં તે નિયમિત તરીકે કાર્ય કરે છે S1 અને S2 ના મૂલ્યોના આધારે 4 થી 1 મલ્ટિપ્લેક્સર આમાંના A B C અને D આઉટપુટ એમ પર ફેરવાઈ જશે હવે આ વિશેષ 63 બિટ્સના આધારે જે વધારાની પસંદ કરેલી લીટીઓ ઉમેરવામાં આવે છે અને જ્યારે આ આઉટપુટ ખરેખર S1 અને S2 ની કિંમતોથી સ્વતંત્ર થઈ જાય છે ત્યારે ઇનપુટ E તે M માં ફેરવાઈ જાય છે આપણે જોઈએ છીએ કે આ આપણું હાર્ડવેર ટ્રોજન છે આપણી પાસે અહીં ટ્રિગર છે અને આ E વેલ્યુ તે છે જે મલ્ટીપ્લેક્સરના આઉટપુટમાં લિક થાય છે હવે મલ્ટિપ્લેક્સરમાં આ વિવિધ ઇનપુટ્સ માટેના નિયંત્રણ મૂલ્યોનું પુન ગણતરી કરીએ છીએ આપણે જોઈએ છીએ કે A B C અને D હજી પણ 0 25 નું નિયંત્રણ મૂલ્ય ધરાવે છે પસંદ કરેલી લીટીઓ S1 અને S2 પાસે હજી પણ 0 5 નું નિયંત્રણ મૂલ્ય છે તેમ છતાં વધારાની લાઇનો જે હાર્ડવેર ટ્રોઝનને કારણે છે તેનું નિયંત્રણ મૂલ્ય 2 છે આગળ ઇનપુટ E નું આઉટપુટ M પર 2 નું નિયંત્રણ મૂલ્ય છે આ સૂચવે છે કે અહીંની આ લાલ લીટીઓને લગતા ઇનપુટ્સ E અને ઇનપુટ્સ S3 થી S66 એ stealthy સિગ્નલ છે તેથી તેઓ ભાગ્યે જ ઉપયોગમાં લેવાય છે અને સંભવત તેઓ આ ચોક્કસ મલ્ટિપ્લેક્સરની સામાન્ય કામગીરી દરમિયાન નિષ્ક્રિય હોય છે અને તેથી તેઓ સંભવિત સ્થળો હોઈ શકે છે જ્યાં હાર્ડવેર ટ્રોજન દાખલ કરી શકાય છે તેથી ફાન્સી પેપર જે સૂચવે છે તે એ છે કે તેઓ હાર્ડવેર સર્કિટમાં સંભવિત છુપા સિગ્નલોને ઓળખવા માટે 3 હ્યુરિસ્ટિક્સ એક સરેરાશ મધ્ય અને ટ્રિવિઆલિટી નો ઉપયોગ કરે છે બીજી તરફ સરેરાશ એ આઉટલિઅર્સ પ્રત્યે સંવેદનશીલ છે જો ત્યાં થોડી અવલંબન હોય અને તેમાંથી કોઈ એક અસરકારક ન હોય તો તે નોંધાય તેવી સંભાવના છે બીજી તરફ તુચ્છતા વેક્ટરના મૂલ્યોની weighted averageસરેરાશ છે તો આ ત્રણ મેટ્રિક્સ કેવી રીતે અલગ છે અને તેનો ઉપયોગ કેવી રીતે થઈ શકે છે તેના વિશે વધુ વિગતો માટે તમે આ પેપર જોઈ શકો હવે જો તમે ખરેખર અમારા દૂષિત મલ્ટીપ્લેક્સરને જુઓ તો જે આપણે જોઈએ છીએ તે છે કે સરેરાશ નો સ્કોર 0 03 છે તુચ્છતા નો સ્કોર 0 50 છે અને median નો સ્કોર 2 છે આ મધ્યર્ક તમને સારો સંકેત આપશે કે આ ચોક્કસ સર્કિટમાં દૂષિત બેકડોર હાજર છે તેથી ફાન્સી માટે સંપૂર્ણ અલ્ગોરિધમ નીચે મુજબ છે આપણે શરૂઆતમાં ચર્ચા કરી છે કે ફાન્સી આઈપી કોડ સ્તરે કાર્ય કરે છે તેથી એવું માનવામાં આવે છે કે તમારી પાસે વેરીલોગ અથવા VHDL જેવા RTL માં લખેલું ખૂબ મોટું આઈપી કોર છે ફાન્સી આ RTL ને ઇનપુટ તરીકે લે છે અને ડિઝાઇનમાંના તમામ શંકાસ્પદ વાયરને ફ્લેગ કરે છે આ શંકાસ્પદ વાયર અથવા છુપા વાયર છે જે સંભવિત રીતે હાર્ડવેર ટ્રોજન હોઈ શકે છે ફાન્સી ખાતરી આપે છે કે એલ્ગોરિધમમાં કોઈ ફૉલ્સ નેગેટીવ્સ નથી જો કોઈ ટ્રોજન આ વિશિષ્ટ IP માં હાજર હોય તો ચોક્કસપણે ફાન્સી તેને શોધી કાઢશે તેથી અલ્ગોરિધમ ડિઝાઇનના દરેક મોડ્યુલ માટે નીચે પ્રમાણે કામ કરે છે અને તે પછી મોડ્યુલના દરેક ગેટ નો વિશ્લેષણ કરે છે અને ગેટ માં હાજર બધા વાયર માટે સત્ય કોષ્ટક બનાવવામાં આવે છે જે T હોય છે અને પછી નિયંત્રણ કિંમતો દરેક માટે ગણવામાં આવે છે આ ઇનપુટ્સ આ નિયંત્રણ મૂલ્યો V કહેવાતા વેક્ટરમાં ઉમેરવામાં આવે છે અને તે પછી ત્રણ હ્યુરીસ્ટિક્સ જે સરેરાશ મધ્યક અને તુચ્છતા ની ગણતરી કરવામાં આવે છે અને આ હ્યુરીસ્ટિક્સ ના આધારે વાયર ખરેખર શંકાસ્પદ છે કે નહીં તે સુયોજિત થયેલ છે આ આઇપી કોર માં હાજર સંભવિત હાર્ડવેર બેકડોર્સને શોધવા માટે અલ્ગોરિધમો માંથી એક ખૂબ જ રસપ્રદ સૌથી અસરકારક અલ્ગોરિધમ છે અને 2013 થી આ